નમસ્તે તેથી હું જૂથ ગતિશીલતાને સમજવાના વિષય પર ચર્ચા કરી રહ્યો છું આ ભાગ 2 છે ભાગ 1 માં મેં જૂથોની રચનાના તબક્કાઓ અને જૂથ વગેરેની રચનાની પ્રક્રિયા અને મૂળભૂત વ્યાખ્યા વિશે થોડી ચર્ચા કરી છે જૂથ ગતિશીલતા કે જેની મેં ભાગ 1 માં ચર્ચા કરી છે ભાગ 2 માં હું જૂથ ગતિશીલતા સાથે સંબંધિત વધુ ચર્ચા કરવા જઈ રહ્યો છું કેટલાક મુદ્દાઓ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેની વધુ સમજણ માટે કોઈ નોંધ કરી શકે છે અહીં હું જૂથોના પ્રકારો પર થોડી ચર્ચા કરવા માંગુ છું જૂથો વિવિધ પ્રકારના હોય છે તેથી જૂથોને 2 ભાગોમાં વિભાજિત કરી શકાય છે એકને ઔપચારિક અને બીજાને અનૌપચારિક કહેવામાં આવે છે જ્યારે ઔપચારિક જૂથો સંસ્થા દ્વારા ધ્યેય પ્રાપ્ત કરવા માટે સ્થાપિત કરવામાં આવે છે ત્યારે અનૌપચારિક જૂથ સ્વયંભૂ ભળી જાય છે ઔપચારિક જૂથ સ્વરૂપ લઈ શકે છે અને સામાન્ય રીતે આ 3 સ્વરૂપો છે જેમ કે આપણે કમાન્ડ જૂથો કાર્ય જૂથો અને કાર્યાત્મક જૂથો કહીએ છીએ તેથી હું એક પછી એક આ પ્રકારના જૂથો વિશે ચર્ચા કરીશ પ્રથમ એક આદેશ જૂથો છે આદેશ જૂથો સંસ્થાકીય ચાર્ટ દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવે છે અને તેમાં ઘણીવાર સુપરવાઇઝર અને તે સુપરવાઇઝરને જાણ કરતા ગૌણ અધિકારીઓનો સમાવેશ થાય છે કમાન્ડ ગ્રૂપનું ઉદાહરણ બજાર સંશોધન પેઢીનાસી અને તેના હેઠળના સંશોધન સહયોગીઓ છે આને આદેશ જૂથ કહેવામાં આવે છે એટલે કે તેમને ચોક્કસ પ્રકારનું કાર્ય કરવા માટે આપવામાં આવ્યું છે અને તે માટે જવાબદાર વ્યક્તિ છે અને તેના અથવા તેણીના સહયોગીઓ છે અને તેઓ ધારે છે કે તે કરવા માટે છે તેથી આ આદેશ જૂથ કહેવાય છે અન્ય એકને કાર્ય જૂથ કહેવામાં આવે છે કાર્ય જૂથ શું છે ટાસ્ક ગ્રૂપમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ એકસાથે કામ કરે છે અને એક સામાન્ય કાર્ય પ્રાપ્ત કરે છે સભ્યોને સાથે લાવવામાં આવે છે ચોક્કસ સમયગાળામાં લક્ષ્યોની સાંકડી શ્રેણીને પરિપૂર્ણ કરો કાર્ય જૂથોને સામાન્ય રીતે ટાસ્ક ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે સંસ્થા સભ્યોની નિમણૂક કરે છે અને પરિપૂર્ણ કરવાના લક્ષ્યો અને કાર્યો સોંપે છે તેથી આ જૂથ ખૂબ જ સક્રિય છે તેમને કેટલાક કાર્યો સોંપવામાં આવ્યા છે અને તેઓ આપેલ સમય મર્યાદામાં કરવાના છે સોંપાયેલ કાર્યોના ઉદાહરણો નવા ઉત્પાદનોનો વિકાસ છે આ આપેલ ખૂબ જ પડકારજનક કાર્ય છે ટાસ્ક ફોર્સ પણ કેટલીકવાર આપણે ઉત્પાદન પ્રક્રિયામાં સુધારો અથવા સેમેસ્ટર સિસ્ટમ હેઠળ અભ્યાસક્રમ ડિઝાઇન કરવાનું કહીશું તેથી તમારામાંથી ઘણા લોકો જાણે છે કે જટિલ વિચારસરણી જરૂરી છે ઘણા નવા વિચારોની જરૂર છે તેમને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડે છે તે એટલું સરળ નથી ટાસ્ક ફોર્સ એ એક એવું દળ અથવા જૂથ છે જે આપણે પડકારો ઝીલવાનું ધારીએ છીએ અને એક વખત વ્યક્તિ પડકારને સ્વીકારી લે છે તે ચોક્કસપણે કરવું સરળ નથી વ્યક્તિએ વિવિધ સ્રોતોમાંથી ઘણી બધી માહિતી એકત્રિત કરવા માટે સખત મહેનત કરવી પડે છે જુનિયર વરિષ્ઠ ગૌણ દરેક વ્યક્તિ જેની પાસે માહિતી હોય અને લક્ષ્ય હાંસલ કરવામાં મદદરૂપ થઈ શકે અન્ય કમાન્ડ ટાસ્ક જૂથો એડહોક સમિતિઓ પ્રોજેક્ટ જૂથો અને સ્થાયી સમિતિઓ છે સ્ટેન્ડિંગ સમિતિઓ એ અસ્થાયી જૂથો છે જે સંસ્થામાં કેટલીકવાર ચોક્કસ ફરિયાદના નિરાકરણ માટે બનાવવામાં આવે છે કેટલીક શિસ્ત સમિતિઓની રચના કરવામાં આવે છે અને તેમાં કેટલાક સભ્યો 3 4 સભ્યો આ બાબતને જોવા માટે એક જૂથ બનાવે છે અને આ વસ્તુઓ ખૂબ સરળ નથી તદ્દન જટિલ અને આધારિત છે તેમના અનુભવ જ્ઞાન અને ડહાપણના આધારે તેઓએ અમુક પ્રકારના નિર્ણય લેવા પડશે તેથી ટાસ્ક ગ્રૂપ એ એવા જૂથો છે જેમને ચોક્કસ સમયની અંદર અમુક અસાઇનમેન્ટસોંપેલું કામ આપવામાં આવે છે અને તેઓએ કામગીરી કરવાની હોય છે હવે બીજું જૂથ જેનું નામ છે તે કાર્યકારી જૂથ કહેવાય છે કાર્યાત્મક જૂથો શું છે સંસ્થા દ્વારા અચોક્કસ સમયમર્યાદામાં ચોક્કસ ધ્યેયો પૂરા કરવા માટે કાર્યાત્મક જૂથ બનાવવામાં આવે છે વર્તમાન લક્ષ્યો અને ઉદ્દેશ્યોની સિદ્ધિ પછી કાર્યાત્મક જૂથો અસ્તિત્વમાં છે તે સમયનો ઉલ્લેખ નથી કાર્યકારી જૂથોના ઉદાહરણો માર્કેટિંગ વિભાગ ગ્રાહક સેવા વિભાગ અથવા એકાઉન્ટિંગ વિભાગ હશે તો જેમ કે આ કાર્યકારી જૂથો છે કોઈપણ સંસ્થામાં સ્થાપના વિભાગ હોય છે ત્યાં એકાઉન્ટ્સ વિભાગ હોય છે ત્યાં તમે અમુક પ્રકારના અન્ય વિભાગો માર્કેટિંગ વગેરે જાણો છો તો આ વિભાગો અથવા બીજા શબ્દોમાં કહી શકાય કે લોકોનું જૂથ રાખે છે તેમને સોંપેલ અથવા આપવામાં આવેલ ચોક્કસ પ્રકારનું કાર્ય કરવા માટે કામ કરવા પર તેથી આ પ્રકારના જૂથો કે જેને કાર્યાત્મક જૂથો કહેવામાં આવે છે તેઓ કામ કરતા રહે છે તેનો અર્થ એ છે કે આ ચોક્કસ સમયમર્યાદામાં ચોક્કસ કાર્ય કરવા માટે કોઈ સમયમર્યાદા નિર્દિષ્ટ સમય નથી તેથી આ જૂથો સતત કામ કરતા રહે છે અને તેમની પાસે ચોક્કસ કાર્ય કરવાનું હોય છે અને તે તેમનું કાર્ય છે હવે વધુ અનૌપચારિક જૂથોનો સંગઠનોમાં મજબૂત પ્રભાવ હોઈ શકે છે જે કાં તો હકારાત્મક અથવા નકારાત્મક હોઈ શકે છે ઉદાહરણ તરીકે જે કર્મચારીઓ અનૌપચારિક જૂથ બનાવે છે તે કાં તો ઉત્પાદન પ્રક્રિયાને કેવી રીતે સુધારવી અથવા ગુણવત્તાને જોખમમાં મૂકે તેવા શોર્ટકટ કેવી રીતે બનાવવી તે અંગે ચર્ચા કરી શકે છે અનૌપચારિક જૂથો રસ જૂથો મિત્રતા જૂથો અથવા સંદર્ભ જૂથનું સ્વરૂપ લઈ શકે છે તો જેમ મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ કેટલાક જૂથો જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે ઔપચારિક જૂથની શ્રેણીમાં આવે છે પરંતુ તે જ સમયે તમે જાણો છો કે ઘણા લોકો અમુક વસ્તુઓ માટે ચોક્કસ કારણોસર અનૌપચારિક રીતે કામ કરી રહ્યા છે અને એક જૂથ પણ છે જે તેઓ એક જૂથમાં અનૌપચારિક રીતે કામ કરે છે અને અનૌપચારિક જૂથમાં પણ તમારામાંથી ઘણા લોકો ઉદ્દેશ્યના આધારે પેટા શ્રેણીઓ જાણતા હોઈ શકે છે અને તેમને રસ જૂથ મિત્રતા જૂથ અથવા સંદર્ભ જૂથ જેવા કહેવામાં આવે છે હું આ જૂથો પર થોડી ચર્ચા કરીશ હવે પ્રથમ એક રસ જૂથ છે હવે લોકો સામાન્ય રસ ધરાવે છે તેઓ એક જૂથ બનાવે છે રુચિ જૂથ સામાન્ય રીતે સમય જતાં ચાલુ રહે છે અને સામાન્ય અનૌપચારિક જૂથો કરતાં લાંબા સમય સુધી ટકી શકે છે રસ જૂથોના સભ્યો સમાન સંગઠનાત્મક વિભાગનો ભાગ ન હોઈ શકે પરંતુ તેઓ અન્ય સામાન્ય હિત દ્વારા એકસાથે બંધાયેલા છે જ્યારે લોકોમાં સામાન્ય રસ હોય છે ત્યારે તેઓ કુદરતી રીતે એકસાથે આવશે તેઓ જૂથ બનાવે છે તેથી જ આપણે જોયું કે અમુક લોકોને અમુક વસ્તુ પ્રત્યે ચોક્કસ ગમતું હોય તો તેઓ રમતગમત અને રમતો હોઈ શકે છે આપણે જોઈએ છીએ કે અમુક લોકો સાથે બેસીને પત્તા રમે છે અમુક લોકો કેરમ બોર્ડ રમતા હોય છે અમુક લોકો ફરવા અને ચીટ ચેટીંગ માટે સાથે જતા હોય છે કેટલાક લોકો સમાન વિચાર ધરાવતા હોય છે લોકો માત્ર સાથે બેસીને જોક્સ કાપીને માત્ર હસતા હોય છે તો તેનો અર્થ એવો થાય છે કે અમુક સામાન્ય હિત હોવું જોઈએ જેથી તે રસ જૂથ કહેવાય તેઓ રચના કરે છે કારણ કે તેમની પાસે કેટલીક સામાન્ય રુચિ છે અને આ ખૂબ જ રસપ્રદ છે કે લોકો આપમેળે એક સાથે આવશે જૂથની રુચિઓનું ધ્યેય અને ઉદ્દેશ્ય દરેક જૂથ માટે વિશિષ્ટ છે અને તે સંસ્થાકીય લક્ષ્યો સાથે સંબંધિત ન હોઈ શકે તેમને સંગઠનાત્મક ધ્યેય સાથે કોઈ લેવાદેવા નથી રસ જૂથનું ઉદાહરણ એવા વિદ્યાર્થીઓ હશે જેઓ ચોક્કસ વર્ગ માટે અભ્યાસ જૂથ બનાવવા માટે ભેગા થાય છે કેટલીકવાર તમે જાણો છો કે કેટલાક લોકો કોઈ સંસ્થા કોઈ વિભાગ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હોઈ શકે છે કેટલાક સમાન વિચારધારા ધરાવતા લોકો તેમના નિહિત સ્વાર્થને કારણે તેઓ એકસાથે આવે છે અને કંઈક કરવા માટે એક જૂથ બનાવે છે કેટલાક વિદ્યાર્થીઓ પણ જેમ કે અહીં ઉલ્લેખ કર્યો છે તે સાથે મળીને અભ્યાસ કરવા માટે એક જૂથ બનાવે છે અને જો તેઓ સાથે આવે છે તેઓ સાથે મળીને ચર્ચા કરે છે તો તેઓ ચોક્કસપણે અન્ય વિદ્યાર્થીઓ કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે તેથી અલબત્ત જૂથમાં કામ કરવું જો તેઓને સામાન્ય રસ હોય તો મદદ કરે છે સામાન્ય રસ જૂથ છે અને તે ખૂબ જ ઉપયોગી અને હેતુપૂર્ણ છે અન્ય જૂથ માત્ર મિત્રતા જૂથ હોઈ શકે છે કેટલાક મિત્રો સમાન વિચાર ધરાવતા લોકો ભેગા થાય છે તેથી મિત્રતા જૂથો એવા સભ્યો દ્વારા બનાવવામાં આવે છે જેઓ સમાન સામાજિક પ્રવૃત્તિઓ રાજકીય માન્યતાઓ ધાર્મિક મૂલ્યો અથવા અન્ય સામાન્ય બંધનોનો આનંદ માણે છે સભ્યો એકબીજાની કંપનીનો આનંદ માણે છે અને આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે ઘણીવાર કામ પછી મળે છે તેનો અર્થ એ છે કે મિત્રતા જૂથ બને છે લોકો મિત્ર બને છે કારણ કે તેઓ કંઈક પસંદ કરે છે તેમની પસંદ એકબીજામાં કંઈક સામાન્ય હોઈ શકે છે આ કેટલાક ઉદાહરણોનો ઉલ્લેખ છે જેમ કે કેટલાક લોકો કેટલીક રાજકીય માન્યતાઓ ધરાવે છે તેઓ ઉદાહરણ તરીકે કોઈ ચોક્કસ પક્ષમાં વિશ્વાસ અથવા વિશ્વાસ ધરાવે છે તેથી તેઓ ભેગા થશે અથવા તેમની ધાર્મિક આસ્થાને કારણે ઘણા બધા લોકો ભેગા થશે તમે જાણો છો કે ધર્મ એક એવી વસ્તુ છે જે લોકો ખૂબ જ સંવેદનશીલ બને છે અને આ વિશ્વાસના આધારે તેઓ ખૂબ જ સરળતાથી ભેગા થાય છે તેથી તેઓ એક જૂથ બનાવશે અને તેઓ સાથે બેસીને ચર્ચા કરશે જેમાં જાણકાર વ્યક્તિઓને આમંત્રિત કરીને ધર્મ અથવા સંપ્રદાયના ચોક્કસ ક્ષેત્રના કેટલાક પ્રચારકોને આમંત્રિત કરશે જેઓ તેમના જ્ઞાનમાં વધુ વધારો કરી શકે છે તેથી તેઓમાં સામાન્ય રસ હોય છે અને તેના કારણે તેઓ એક પ્રકારની મિત્રતા કેળવે છે તેથી આને મિત્રતા જૂથ કહેવામાં આવે છે અને ઉદાહરણ તરીકે અન્ય મિત્રતા જૂથો એવા કર્મચારીઓ જેવા હોઈ શકે કે જેઓ મિત્રતા જૂથ બનાવે છે તેમાં યોગ જૂથ હોઈ શકે છે તમે જાણો છો કે કેટલાક લોકો વ્યક્તિગત યોગ કરતા હોય છે અને પછી જૂથમાં કરે છે તે 2 અલગ અલગ કિસ્સાઓ છે કારણ કે જ્યારે લોકો સમૂહમાં યોગ કરતા હોય ત્યારે કદાચ તેઓ એકબીજા પાસેથી ઘણી પ્રેરણા મેળવે છે અને દરરોજ તેઓ કોઈ ચોક્કસ જગ્યાએ મળીને કેટલીક યોગિક કસરતો પ્રદર્શન કરતા હોય છે તો આ યોગ જૂથ છે તેઓ મિત્ર બને છે અને એ જ રીતે ક્યારેક તમે અમુક સંસ્થાને જાણો છો જેમ કે કોલકાતામાં તેલુગુ એસોસિએશનસંગઠન જેવા સંગઠન જેમ કે ઘણા રાજ્યોમાં લોકો અન્ય રાજ્યમાંથી આવે છે તેઓ કોઈ મિત્રતા જૂથ બનાવે છે જ્યાં અઠવાડિયાના અંતે તેઓ કોઈ સામાજિક અથવા સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે તેઓ સાથે બેસીને ચર્ચા કરે છે કારણ કે તમે જાણો છો કે ભાષા અને ખોરાક એક એવી વસ્તુ છે જે સામાન્ય રીતે લોકો કુદરતી રીતે એકસાથે આવે છે તેથી તમે જાણો છો કે આ પ્રકારના મિત્રતા જૂથો દરેક જગ્યાએ ખૂબ જ સામાન્ય છે અને કેટલીકવાર તમે જાણો છો કે કોઈ સંસ્થામાં અને જ્યાં પરિવારો સાથે રહે છે ત્યાં કેટલીક મહિલાઓ આ કિટ્ટી પાર્ટી બનાવે છે અને એક અઠવાડિયામાં અથવા એક મહિનામાં તેઓ ક્યાંક સાથે બેસીને ગપસપ કરે છે અને માત્ર હસતા હોય છે પાર્ટીનો આનંદ માણો તેથી આને મિત્રતા જૂથ કહેવામાં આવે છે અને આ બધા અનૌપચારિક છે કોઈ ચોક્કસ સંસ્થા સાથે કરવાનું કંઈ નથી અન્ય ખૂબ જ રસપ્રદ જૂથ સંદર્ભ જૂથ છે સંદર્ભ જૂથ એ એક પ્રકારનું જૂથ છે જેનો ઉપયોગ લોકો પોતાનું મૂલ્યાંકન કરવા માટે કરે છે સંદર્ભ જૂથોના મુખ્ય ઉદ્દેશો સામાજિક માન્યતા અને સામાજિક સરખામણી મેળવવાનો છે સામાજિક માન્યતા વ્યક્તિને તેમના વલણ અને મૂલ્યોને ન્યાયી ઠેરવવા માટે પરવાનગી આપે છે જ્યારે સામાજિક સરખામણી વ્યક્તિઓને અન્ય લોકો સાથે પોતાની સરખામણી કરીને તેમની પોતાની ક્રિયાઓનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે તેથી લોકો અન્ય લોકો સાથે સરખામણી કરતા રહે છે કે તેઓ શું કરી રહ્યા છે અન્ય લોકો શું કરી રહ્યા છે તેઓ કેવી રીતે વધુ સારું કરી શકે છે તેઓ કેવી રીતે ચોક્કસ વસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે તેઓ તેમના સમાજ માટે તેમના સમુદાય માટે શું કરી શકે છે તેથી આવી બધી બાબતોની અહીં ચર્ચા કરવામાં આવી છે સંદર્ભ જૂથોનો સભ્યોની વર્તણૂક પર મજબૂત પ્રભાવ છે આવા જૂથો સ્વૈચ્છિક રીતે રચાયેલા કુટુંબ મિત્રો અને ધાર્મિક જોડાણ મોટાભાગની વ્યક્તિઓ માટે મજબૂત સંદર્ભ જૂથો છે તેથી કુટુંબ મિત્રો અને ધાર્મિક જોડાણ તેથી અલબત્ત એવા લોકો છે જે સામાન્ય મિત્રો છે તેથી તેઓ એક સાથે આવે છે અને તેઓ એક જૂથ બનાવે છે જેને સંદર્ભ જૂથ કહેવામાં આવે છે હવે જૂથના વર્તનને અસર કરતા વધુ પરિબળો તેથી હું થોડી ચર્ચા કરવા માંગુ છું કે સામાન્ય રીતે પરિબળો શું છે વ્યક્તિએ જાણવું જોઈએ કે જે જૂથના વર્તનને અસર કરશે જૂથની સફળતા અથવા નિષ્ફળતા ઘણા પરિબળો પર આધારિત છે પરંતુ આ કેટલાક મહત્વપૂર્ણ પરિબળો છે સૌપ્રથમ એક જૂથ સભ્ય સંસાધનો છે જેનો અર્થ થાય છે તેમાં એક માળખું જૂથનું કદ જૂથ ભૂમિકાઓ જૂથના ધોરણો અને જૂથ સુસંગતતાનો સમાવેશ થાય છે તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અન્ય એક જૂથ પ્રક્રિયા છે જેમ કે સંચાર પ્રક્રિયા લોકો કેવી રીતે જૂથ નિર્ણય લેવાની પ્રક્રિયા સાથે વાતચીત કરે છે પાવર ડાયનેમિક્સ કોની પાસે તે જૂથમાં કેવા પ્રકારની શક્તિ છે અને પછી જૂથના સભ્યો વચ્ચે વિરોધાભાસી ક્રિયાપ્રતિક્રિયાઓ અને બીજું એક જૂથ કાર્યો છે જે જટિલતા અને પરસ્પર નિર્ભરતા છે તેથી આ જૂથ વર્તન છે હવે સૌપ્રથમથી શરૂ કરીને જે જૂથના સભ્ય છે તે સભ્યોના જ્ઞાન ક્ષમતાઓ કૌશલ્યો અને વ્યક્તિત્વની લાક્ષણિકતાઓની પ્રક્રિયા કરે છે જેથી તે સામાજિકતા આત્મનિર્ભરતા અને સ્વતંત્રતા એ સંસાધનો છે જે જૂથના સભ્યો તેમની સાથે લાવે છે કાર્ય માટે ઉપયોગી આ સંસાધનો પર સફળતા આધાર રાખે છે તેથી આ ઉપયોગી સંસાધનો જ્ઞાન છે હવે કેટલાક લોકો જૂથમાં સારું જ્ઞાન ધરાવે છે જે ચોક્કસપણે અનુભવ મદદમાં મદદ કરશે અનુભવી લોકો હંમેશા જૂથમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે તેઓ શેર કરી શકે છે અને તેમના જ્ઞાન સાથે તેમના અનુભવથી જૂથને લાભ મળી શકે છે તેથી આ બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે તેથી જૂથની રચના માટે તે 2 વસ્તુઓ છે જૂથનું કદ અને જૂથ ભૂમિકા જૂથનું કદ 2 લોકોથી લઈને ખૂબ મોટી સંખ્યામાં લોકો સુધી બદલાઈ શકે છે એટલે કે જૂથના સભ્યોની જૂથમાં વ્યક્તિઓની સંખ્યા સંબંધિત કોઈ મર્યાદા પ્રતિબંધ નથી જૂથમાં કેટલા સભ્યો હોવા જોઈએ ફક્ત 2 અથવા વધુ જૂથ બનાવી શકે છે પરંતુ તે સલાહભર્યું છે કે નાના જૂથો વધુ સારા છે વધુ સારું પ્રદર્શન કરશે કારણ કે તફાવતની તકો તકરારની તકો નાના જૂથોમાં ઓછી હશે તેથી 2 થી 10 ના નાના જૂથને વધુ અસરકારક માનવામાં આવે છે કારણ કે દરેક સભ્યોને જૂથમાં ભાગ લેવાની અને પ્રવૃત્તિમાં જોડાવવાની પૂરતી તક હોય છે મોટા જૂથો પ્રક્રિયાઓ પર નિર્ણય કરીને અને આગળ કોણે ભાગ લેવો જોઈએ તે નક્કી કરવાનો પ્રયાસ કરીને સમય બગાડી શકે છે જો જૂથ ઘણું મોટું હોય તો મેં કહ્યું તેમ દરેક વ્યક્તિનો પોતાનો અભિપ્રાય હોય અને પછી લાઈક અને નાપસંદમાં ફરક હોય તેવી પૂરેપૂરી શક્યતા છે તેથી તકરારની શક્યતાઓ વધુ હશે તેથી નાના જૂથોનું સંચાલન કરવું અને તેમને ચોક્કસ જવાબદારીઓ ચોક્કસ કાર્ય સોંપવું હંમેશા સારું છે જેથી તે સરળ બને તેથી જૂથનું કદ પણ મહત્વનું છે જેમ કે કોઈ પણ સમજી શકે છે કે જો ત્યાં મોટી સંખ્યામાં લોકો છે જેમને જવાબદારી સોંપવામાં આવી છે કારણ કે એવું કહેવામાં આવે છે કે વહેંચાયેલ જવાબદારી કોઈની જવાબદારી નથી તેથી જો તે ખૂબ જ વિશાળ બની રહ્યું છે તો તે પણ સારું નથી બીજું એક જૂથ ભૂમિકાઓ અનૌપચારિક જૂથો છે ભૂમિકાઓ હંમેશા પૂર્વનિર્ધારિત હોય છે અને સભ્યોને સોંપવામાં આવે છે દરેક સભ્યોને ચોક્કસ પ્રકારની ભૂમિકા ભજવવા માટે આપવામાં આવે છે દરેક ભૂમિકામાં ચોક્કસ જવાબદારીઓ અને ફરજો હોવી જોઈએ જો કે ત્યાં ઉભરતી ભૂમિકાઓ છે જે જૂથોની જરૂરિયાતોને પહોંચી વળવા કુદરતી રીતે વિકસિત થાય છે તેથી લોકોના સ્વભાવના વર્તન જ્ઞાનના અનુભવ પર આધાર રાખીને જો તેઓને યોગ્ય કાર્ય સોંપવામાં આવે તો તે કરવા માટે પછી ચોક્કસપણે તે ખૂબ જ અસરકારક રહેશે તેથી આ વ્યક્તિએ કાળજી લેવી પડશે કે યોગ્ય વ્યક્તિને યોગ્ય પ્રકારની જવાબદારી આપવામાં આવે પછી જૂથ ધોરણો ધોરણો સ્વીકાર્ય ધોરણો અથવા જૂથના સભ્યો દ્વારા વહેંચાયેલ સ્વીકાર્ય અને અસ્વીકાર્ય વર્તનની સીમાઓને વ્યાખ્યાયિત કરે છે તેઓ સામાન્ય રીતે જૂથના અસ્તિત્વને સરળ બનાવવા વર્તનને વધુ અનુમાનિત બનાવવા શરમજનક પરિસ્થિતિઓને ટાળવા અને જૂથના મૂલ્યોને વ્યક્ત કરવા માટે બનાવવામાં આવે છે જૂથના ધોરણો ખૂબ સ્વીકાર્ય ધોરણો અથવા સ્વીકાર્ય અને સ્વીકાર્ય વર્તણૂકોની સીમાઓ છે જૂથમાં કયા ધોરણો હોવા જોઈએ સ્વીકાર્ય સ્વીકાર્ય નહીં તેની ચર્ચા થવી જોઈએ જો તે સ્વીકાર્ય ન હોય તો તેને લાદવું જોઈએ નહીં પરંતુ કોઈ વ્યક્તિ વિવિધ કારણોસર લાદવાનો પ્રયાસ કરી રહ્યું છે તો કદાચ લાંબા ગાળે તે મદદ કરશે નહીં લોકોમાં ઘણાં વિરોધાભાસી વિચારો પરિસ્થિતિઓ હશે અને તેઓ કંઈક ખૂબ રચનાત્મક સાથે આવશે નહીં તેથી એવો ધોરણ હોવો જોઈએ કે તે સભ્યોને સ્વીકાર્ય હોવો જોઈએ સુસંગતતા આ ખૂબ જ મહત્વપૂર્ણ છે સંકલનતા જૂથના સભ્યોના બંધન અથવા એકતાનો સંદર્ભ આપે છે ત્યાં એકતાની લાગણી હોવી જોઈએ એકબીજા પ્રત્યે આકર્ષણની લાગણી હોવી જોઈએ અને જૂથનો ભાગ રહેવાની ઇચ્છા હોવી જોઈએ ઘણા પરિબળો જૂથ સંકલનતાની માત્રાને પ્રભાવિત કરે છે જૂથ લક્ષ્યો પર કરાર ક્રિયાપ્રતિક્રિયાની આવર્તન વ્યક્તિગત આકર્ષણ આંતર જૂથ સ્પર્ધા અનુકૂળ મૂલ્યાંકન વગેરે તેથી સમન્વય એક એવી વસ્તુ છે જે જૂથની ગતિશીલતામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો જૂથમાં એકાગ્રતા હોય તો એકબીજા પ્રત્યે આકર્ષણની લાગણી સંઘની ભાવના એકતાની ભાવના કે તમે એક થયા છો હા અમે વ્યક્તિગત હેતુ માટે નથી કરી રહ્યા પરંતુ કંઈક અમે જૂથના હેતુ માટે કરી રહ્યા છીએ અને જો તે પ્રકારની વસ્તુ દરેક જૂથના સભ્યોના મનમાં પ્રેરણા હોય તો તે ચોક્કસપણે છે મદદ કરવા જઈ રહ્યા છીએ હવે જૂથ પ્રક્રિયાઓ જૂથ દ્વારા નિર્ણય લેવાનું શ્રેષ્ઠ છે કારણ કે જૂથ વધુ માહિતી ઉત્પન્ન કરે છે અને જ્ઞાન વિવિધ વિકલ્પો ઉત્પન્ન કરે છે ઉકેલની સ્વીકૃતિ વધે છે અને કાયદેસરતા વધે છે પ્રક્રિયાઓમાં સંચાર સંઘર્ષ સંચાલન અને નેતૃત્વનો પણ સમાવેશ થાય છે તેથી આ જૂથ પ્રક્રિયા સાથે સંબંધિત છે જ્યાં સંદેશાવ્યવહાર પ્રક્રિયા કોઈ કહી શકે છે સંઘર્ષ વ્યવસ્થાપન પ્રક્રિયા છે અને નેતૃત્વ એટલે કે નેતા કોણ હશે તેઓ એકબીજા સાથે કેવી રીતે વર્તશે અને આ તમામ જૂથ પ્રક્રિયા સાથે સંબંધિત છે હવે હું નિષ્કર્ષ પર પહોંચું તે પહેલાં મેં જૂથ પ્રક્રિયા વિશે પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે અને હું ફક્ત પાછા જઈ શકું છું અને ફક્ત 1 અથવા 2 વસ્તુઓનું પુનરાવર્તન કરી શકું છું જે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે કે આ સુસંગતતા જૂથનું કદ આ વસ્તુઓ ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે વ્યક્તિએ હંમેશા એ ધ્યાનમાં રાખવાનો પ્રયાસ કરવો જોઈએ કે જ્યાં સુધી વિરોધાભાસી પરિસ્થિતિઓનો સંબંધ છે ત્યાં સુધી સમૂહ અને જૂથના કદ અને સંચાર અને સંચાલન પ્રક્રિયામાં સુસંગતતા ખૂબ જ મહત્વપૂર્ણ છે સામાન્ય રીતે લોકો વિચારે છે કે હકીકતમાં કોઈ સંઘર્ષ ન હોવો જોઈએ સંઘર્ષ અનિવાર્ય છે તેને ટાળી શકાય નહીં અને 2 લોકોમાં ઓછામાં ઓછી શરૂઆતમાં સમાન પ્રકારની સમજણ ક્યારેય નહીં હોય અને તે સારી પણ છે કારણ કે જ્યારે લોકો ચર્ચા કરે છે અને કેટલાક નવા વિચારો સાથે આવે છે ત્યારે તે હંમેશા એવી તક હોય છે કે વ્યક્તિ કંઈક સારું કંઈક અલગ લઈને આવે જે સંસ્થા માટે કંપની માટે માટે ખૂબ જ ઉપયોગી હોઈ શકે નવા વિચારોને હંમેશા આવકારે છે એવું નથી કે અહંકારની સમસ્યાને કારણે અને અન્ય કેટલીક બાબતોને કારણે લોકોના વિચારોને ક્ષતિગ્રસ્ત કરવામાં આવે છે એવું ન હોવું જોઈએ જો કંઈક નવું હોય તો વ્યક્તિ જુનિયર પણ હોય તો પણ વ્યક્તિ નવો હોઈ શકે પરંતુ જો તે અથવા તેણી કંઈક એવું કહી રહી છે જે ખરેખર સારું છે જે ખરેખર ધ્યાનમાં લેવા યોગ્ય છે કે હંમેશા કાળજી લેવી જોઈએ અને જો જૂથના સભ્યો આ બધાની કાળજી લેશે તો ચોક્કસપણે તેઓ આપેલ કાર્ય કરવા માટે વધુ સારી સ્થિતિમાં હશે તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો છે મેં જૂથ ગતિશીલતા સંબંધિત ઘણી ચર્ચા કરી છે અને કેટલાક મુદ્દાઓ છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે પરંતુ એક વસ્તુ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ બધા દ્વારા હું કોમ્યુનિકેશનના વિદ્યાર્થી તરીકે ફરી ભાર આપીશ કે કોમ્યુનિકેશન ફરીથી ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે તેથી હવે આ સાથે હું નિષ્કર્ષ પર આવવા માંગુ છું કે તે નિષ્કર્ષ પર આવી શકે છે કે જૂથની ગતિશીલતાનો અભ્યાસ કરવો જરૂરી છે કારણ કે તે જૂથમાં સંબંધ કેવી રીતે બને છે તે શોધવામાં મદદ કરે છે અને આ ખરેખર કંઈક ખૂબ જ પડકારજનક છે સંબંધ બાંધવો ઓહ ભગવાન તે એટલું સરળ નથી સંબંધ તોડવો ખૂબ જ સરળ ખૂબ જ સરળ સંબંધ તોડવા માટે 1 કે 2 શબ્દો પૂરતા છે પરંતુ સંબંધ બાંધવો એ ખૂબ જ લાંબી પ્રક્રિયા છે અને દરેક પ્રકારના નિર્માણ સંબંધ માટે મેં મારા અગાઉના લેક્ચરમાં અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન વર્તન અને શૈલીની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી કારણ કે તે જૂથમાં સંબંધ કેવી રીતે બનાવવામાં આવે છે અને જૂથના સભ્યોમાં દળો કેવી રીતે કાર્ય કરે છે તે શોધવામાં મદદ કરે છે આ જૂથની રચનાને ઓળખવામાં મદદ કરે છે અને તે પણ જણાવે છે કે જૂથને કેવી રીતે સંગઠિત નેતૃત્વ અને પ્રોત્સાહન આપવું જોઈએ જૂથ ગતિશીલતા સંબંધ સંદેશાવ્યવહાર અને રચના અને સંગઠન અને તે કેવી રીતે લીડ બની શકે છે અને તેને કેવી રીતે પ્રમોટબઢતી કરી શકાય છે તેનાથી સંબંધિત આ બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી જૂથ વર્તન પ્રકૃતિમાં અનન્ય છે હવે માનવ વર્તન પોતે જ એક ખૂબ જ જટિલ વર્તન છે કારણ કે કેટલીકવાર વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે તે અનુમાન લગાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે તેથી આપણે ખૂબ કાળજી લેવી પડશે કારણ કે વર્તન માનવ સ્વભાવ અને વર્તન એવી વસ્તુ છે કે ગઈકાલ સુધી કોઈનું વર્તન ખૂબ સરસ હતું પરંતુ એક આગલી સવારે ફાઇન મોર્નિંગ અમને લાગે છે કે તે અથવા તેણી ખૂબ જ વિચિત્ર રીતે વર્તન કરે છે અને અમે સમજી શકતા નથી કે શું થયું ખૂબ જ જટિલ તેથી ખૂબ કાળજી રાખો આપણે ખૂબ જ સાવધ રહેવું પડશે તેથી લાંબા ગાળાના જૂથોમાં જૂથની વર્તણૂક પ્રકૃતિમાં અનન્ય છે જે ફક્ત ચોક્કસ સમયમર્યાદામાં ચોક્કસ કાર્ય પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતું નથી પરંતુ લોકો ઔપચારિક અને ઉપરછલ્લી વાતોથી ઊંડા અને અર્થપૂર્ણ વ્યક્તિગત વાતચીત તરફ આગળ વધવા માંગે છે ઘણી વખત લોકો કહે છે કે હા આ વસ્તુઓ જૂથમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે કે વાતચીત પરંતુ તમે જાણો છો કે વાતચીત અસરકારક હોઈ શકે છે સફળ થઈ શકે છે પરંતુ એક વસ્તુ ખૂબ જ મહત્વપૂર્ણ છે તે અર્થપૂર્ણ હોવી જોઈએ અને હકીકતમાં જીવન અર્થપૂર્ણ હોવું જોઈએ લોકો કહે છે કે જીવન જીવન સફળ હોવું જોઈએ અને સંદેશાવ્યવહાર અલબત્ત ભજવે છે જ્યાં સુધી સફળતાનો સંબંધ છે ત્યાં સુધી ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે કારણ કે જીવનમાં સફળતા અને નિષ્ફળતા મોટાભાગે આપણા સંચાર વર્તન પર આધાર રાખે છે અલબત્ત અન્ય ઘણા પરિબળો છે પરંતુ સફળતા અને નિષ્ફળતાઓ મોટાભાગે કોઈકના સંદેશાવ્યવહારની વર્તણૂક પર આધાર રાખે છે તે કોઈ નકારી શકે નહીં તેથી જીવન વ્યક્તિ જીવનને સફળ બનાવી શકે છે વ્યક્તિ તેમના જીવનમાં ઘણી બધી વસ્તુઓ તેમની સખત મહેનત દ્વારા તેમના અન્ય ઘણા માધ્યમો દ્વારા પ્રાપ્ત કરી શકે છે પરંતુ જીવન અર્થપૂર્ણ હોવું જોઈએ અહીં અર્થપૂર્ણ જીવનનો અર્થ શું છે અર્થપૂર્ણ જીવનનો અર્થ એ છે કે શું આપણે ખરેખર આપણા જીવનનો આનંદ માણવા સક્ષમ છીએ કે નહીં વ્યક્તિ ખૂબ જ સફળ થઈ શકે છે પરંતુ જ્યાં સુધી તે તે સફળતાને તેના પરિવારના સભ્યો મિત્રો સમાજ સાથે શેર કરવા સક્ષમ ન હોય તેને પ્રશંસા મળી રહી હોય તે ખરેખર જીવનનો આનંદ માણી રહ્યો હોય તે બોજ ન હોવો જોઈએ કારણ કે કેટલીકવાર સમાજમાં ઘણી બધી સંપત્તિ પ્રતિષ્ઠાનું સ્થાન હાંસલ કરવું જે વ્યક્તિ ભોગવી શકતો નથી તો તેનો આનંદ માણવા માટે જો વ્યક્તિ ખરેખર આનંદ માણી શકે છે તો જ વ્યક્તિ કહી શકે કે જીવન સાર્થક છે જીવનનો એક હેતુ છે અને જીવનનો હેતુ શું છે કે આપણે બધા ખુશ થવા માંગીએ છીએ અને સુખ એક એવી વસ્તુ છે કે કદાચ આ ભૌતિક સિદ્ધિમાંથી અમુક હદ સુધી આવી શકતી નથી તે આપણા જીવનને વધુ આરામદાયક બનાવવા માટે ખૂબ જ સારું હોઈ શકે છે પરંતુ આપણી અંદર આનંદ લાવવા માટે થોડુંક જરૂરી છે હું કહી શકું છું કે આપણે થોડું આધ્યાત્મિક હોવું જોઈએ માનસિક લોકો વિચારો કે જીવનનો હેતુ શું છે આપણે અહીં શા માટે છીએ તમને આ માનવ સ્વરૂપનું શરીર કેમ મળ્યું છે ઉદ્દેશ્ય શું છે આ જીવનનો હેતુ શું છે થોડું વિચારશો તો જીવનનો અર્થ આવશે તેથી આ ઔપચારિક બાબતોમાંથી જૂથમાં લોકો ઔપચારિક અને ઉપરછલ્લી વાતોમાં જશે તેઓ ઊંડા અને અર્થપૂર્ણ અંગત વાત કરશે અને જ્યારે તેઓ ઔપચારિકમાંથી સ્વ પ્રકટીકરણ કરશે લોકો અનૌપચારિક બની જાય છે અહીં હું મારા અંગત અનુભવ પરથી ઉમેરવા માંગુ છું કે ઘણી વખત એવું બને છે કે આ અનૌપચારિક ચર્ચાઓ ઔપચારિક ચર્ચાઓ કરતાં વધુ અસરકારક અને શક્તિશાળી હોય છે જ્યારે પણ અમે મીટિંગમાં જઈએ છીએ ત્યારે ઘણી વખત એવું બને છે કે કેટલાક સભ્યો અમુક મુદ્દાઓને લગતી અનૌપચારિક રીતે પોતાની વચ્ચે ચર્ચા કરે છે અને તૈયાર થાય છે તેથી મીટિંગ પહેલાં અને પછી શું થઈ રહ્યું છે તે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે લોકો કેવી રીતે અમુક પ્રકારના લોકોનું જૂથ એકબીજામાં ચર્ચા કરી રહ્યું છે તેથી સેલ્ફ ડિસ્ક્લોઝરસ્વ પ્રગટીકરણ સેલ્ફ ડિસ્ક્લોઝર સામાન્ય રીતે કહેવાય છે કે તે પારસ્પરિક છે જો હું કોઈને કંઈક જાહેર કરું તો તે અપેક્ષિત છે કે અન્ય પક્ષો પણ જાહેર કરે જો હું કોઈ સમસ્યા મારી અંગત સમસ્યા મારા કેટલાક રહસ્યો મારી આંતરિક લાગણીઓ કોઈકને જાહેર કરું છું તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અન્ય પક્ષ પણ તે જ કરશે અને જો તેમ ન કર્યું હોય તો કદાચ તે થઈ રહ્યું નથી કદાચ તે યોગ્ય રીતે થઈ રહ્યું નથી તે સ્વયં જાહેર નથી તેથી તેઓ સ્વ પ્રગટ કરશે અને તેમની ચર્ચા જૂથની સામે હોય તેવા કોઈપણ કાર્ય અથવા ઉદ્દેશ્યો પર કેન્દ્રિત કરશે તેથી અનૌપચારિક ચર્ચા દ્વારા ઘણી વખત એવું બને છે કે ઘણાં બધાં મહત્વપૂર્ણ કાર્યો કરવામાં આવે છે જે સામાન્ય રીતે ઔપચારિક જૂથોમાં કરવામાં આવે છે આપણા જીવનમાં અનૌપચારિક મીટિંગ્સ અનૌપચારિક જૂથ ચર્ચા વસ્તુઓને જોવાની અનૌપચારિક રીતને પણ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જૂથ ગતિશીલતા અનૌપચારિક મીટિંગ્સ અનૌપચારિક ચર્ચા સ્વ પ્રકટીકરણમાં આ વસ્તુઓ ખરેખર મહત્વની છે તો ઔપચારિક ધ્યેય નિર્ધારિત ધ્યેય આપેલ કાર્યને હાંસલ કરવા માટે આ વસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ માનવ સ્વભાવ અને વર્તન છે કે એકવાર આપણે કોઈને પસંદ કરવાનું શરૂ કરીએ છીએ એકવાર આપણે કોઈકમાં વિશ્વાસ વિકસાવીએ છીએ એકવાર આપણે કોઈકનું ચોક્કસ સન્માન કરીએ છીએ કોઈક માટે સાદર અને જ્યારે આપણે માન આપવાનું શરૂ કરીએ છીએ અને સાદર પણ મેળવવાનું શરૂ કરીએ છીએ ત્યારે વસ્તુઓ એકદમ સરળ બની જાય છે અને આપેલ સમયમર્યાદાની અંદર આપણે કાર્ય કરી શકીએ છીએ આપણે આપણી ફરજો આપણું કાર્ય અથવા આપણને સોંપેલ ધ્યેય નિભાવી શકીએ છીએ તેથી આ સાથે હું જૂથ ગતિશીલતાને સમજવા પર મારો વિષય સમાપ્ત કરવા માંગુ છું તો મિત્રો મારા અગાઉના લેક્ચર અને આજના લેક્ચર દરમિયાન મેં વિવિધ વિષયોને લગતી ઘણી બધી બાબતોની ચર્ચા કરી છે પરંતુ અંતે હું અંતમાં કહીશ કે પ્રામાણિકતા અને સખત પરિશ્રમથી વધુ સારું કંઈ હોઈ શકે નહીં તેને કોઈ પણ વસ્તુથી બદલી શકાતું નથી અને હંમેશા આપણે આપણા સંદેશાવ્યવહારની વર્તણૂકમાં અને સંબંધો બનાવવા સંબંધો વિકસાવવા અને બનાવવા માટે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ આપણા જીવનમાં કંઈપણ કરવા અથવા હાંસલ કરવા સંબંધ જાળવી રાખવો આ સાથે હું સમાપ્ત કરવા માંગુ છું તમારો ખૂબ ખૂબ આભાર